આપણે ફીચર પોઇન્ટ્સ ફીચર્સના ડિટેકશન અને તે ફીચર પોઇન્ટ્સ ને તમે કેવી રીતે વિશિષ્ટ વર્ણવી શકો છો તે વિશે ચર્ચા કરી રહ્યા છીએ જેથી ડિટેકશન અને ડિસ્ક્રિપ્શન બંને ટ્રાન્સફોર્મેશન ઈનવેરિયન્ટ બને છે છેલ્લા લેક્ચર માં આપણે ચર્ચા કરી છે કે સ્કેલ અને રોટેશન ટ્રાન્સલેશન અને ટ્રાન્સફોર્મેશન માટે કોઈ ફીચર પોઈન્ટ ખૂબ વિશિષ્ટ મજબૂત હોઈ શકે છે અને તે તેમના પોઝિશન સ્કેલ અને તે પણ અભિગમ દ્વારા ઓરીએન્ટેશન થાય છે હવે આપણે એક ડિસ્ક્રીપ્ટર વિશે વિચાર કરીશું જે એક ખૂબ જ લોકપ્રિય ડિસ્ક્રીપ્ટર છે જે ઇમેજ પ્રોસેસિંગ તકનીકમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે અને આ ડિસ્ક્રીપ્ટરને સ્કેલ ઈનવેરિયન્ટ ફીચર ટ્રાન્સફોર્મ કહેવામાં આવે છે તે ડેવિડ લોવે દ્વારા ૧૯૯૯ માં પ્રસ્તાવિત કરાયો હતો હકીકતમાં આ સ્લાઇડ્સ તેની પ્રસ્તુતિમાંથી સ્વીકારવામાં આવી છે અને આપણે વિચારીશું કે આ ડિસ્ક્રીપ્ટર કેવી રીતે સાચા નથી તેથી એકવાર આપણે કોઈ કી પોઈન્ટ શોધી કાઢ્યા પછી આપણે વિચારણા કરી શકીએ તેથી તે કી પોઈન્ટની આસપાસ આપણે 16x16 ચોરસ વિન્ડો લઈ શકીએ તમારે નોંધવું જોઈએ કે તે ઓરીએન્ટેશન છે સુધારેલ છે તેનો અર્થ એ કે એકવાર તમારી પાસે કી પોઈન્ટની આસપાસ ઓરીએન્ટેશન ડોમિનેન્ટ ઓરીએન્ટેશન્સ છે પછી તમે તેને તમારા સંદર્ભ ઍક્સિસ સાથે ગોઠવવા માટે રોટેશન કરો છો ઉદાહરણ તરીકે x ઍક્સિસ અને તેને બદલે આ દિશામાં ફેરવવા માટે x ઍક્સિસ અને પછી તે ફેરવાયેલી ઇમેજમાં હવે તમે 16x16 ચોરસ વિન્ડો લો ચાલો જોઈએ કે આ ડિસ્ક્રીપ્ટર અથવા સ્થાનિક આંકડા કેવી રીતે એકઠા કરવામાં આવે છે હકીકત માં ત્યાં કેટલીક આકૃતિઓ છે જે હું તમને સમજાવીશ તેથી આપણે શું કરવાની જરૂર છે આપણે એડ્જ ઓરીએન્ટેશનની ગણતરી કરવાની જરૂર છે એનો અર્થ એ કે ગ્રેડિયન્ટ માઇનસ 90 ડિગ્રીનો એંગલ છે તેથી તે જ રીતે એ જ ઓરીએન્ટેશન વ્યાખ્યાયિત થયેલ છે તેથી પહેલા ઓપરેશન્સ ખુદ પહેલા લેક્ચરમાં જ મેં ચર્ચા કરી હતી કે તમારે x દિશા સાથેના ડેરિવેટિવ્ઝ અને y દિશા સાથેના ડેરિવેટિવ્ઝની ગણતરી કરવી પડશે તેથી આ બે વેક્ટર એક દિશા આપશે અને તે ગ્રેડિયન્ટનું એંગલ છે અને પછી જો હું તેમાંથી 90 ડિગ્રી બાદ કરું તો તમને દરેક પિક્સેલ માટે એડ્જ ઓરીએન્ટેશન મળશે અને પછી તમે વીક એડ્જીસ કાઢી શકો છો તેનો અર્થ એ કે મેગ્નીટ્યુડ એ બીજા મેગ્નીટ્યુડ પર એક થ્રેશોલ્ડ આપે છે અને પછી હયાત એડ્જ ઓરીએન્ટેશનનો હિસ્ટોગ્રામ બનાવો જે તે આકૃતિઓમાં અલંકારિક રૂપે અહીં બતાવવામાં આવ્યા છે તમે અહીં જોઈ શકો છો કે સામાન્ય રીતે આ ચિત્રમાં તે બતાવવામાં આવી રહ્યું છે કે તે 16x16 વિન્ડોમાં દરેક પિક્સેલ્સ પર તે કેવી રીતે નાના વિન્ડોમાં અલબત્ત બતાવવામાં આવે છે કેવી રીતે દિશાઓ દરેક પિક્સેલ્સ પર બતાવવામાં આવે છે તેનો અર્થ એ છે કે દરેક પિક્સેલ પર તમારી પાસે ગણતરીના ગ્રેડિયન્ટ અને આ દિશાઓ છે તેમાંથી કેટલાકને જો નબળા હોય તો મેગ્નીટ્યુડની વિચારણાથી બહાર કાઢી દેવામાં આવે છે અને પછી તમે તે દિશાઓને હિસ્ટોગ્રામમાં લાવો જેની મેં અગાઉ ચર્ચા કરી હતી કારણ કે દિશાઓ તે 0 થી 2π રેડીયન એંગલ સુધીની રેન્જ તરીકે ગણી શકાય છે અને પછી તમે તે અંતરાલોને અલગ કરો છો દરેક અંતરાલને બીન કહેવામાં આવે છે તેથી આ કિસ્સામાં તમે આકૃતિમાંથી જ જોઈ શકો છો ત્યાં 8 દિશાઓ છે તેથી ત્યાં 45 ડિગ્રી π4 દ્વારા આઠ અંતરાલો હશે અને તે અંદર તમે તે દિશાઓ બીનનીંગ કરી રહ્યાં છો અને હવે તમે હિસ્ટોગ્રામ મેળવી શકો છો તેથી આ ચોક્કસ આકૃતિમાં વેક્ટરની લંબાઈ એ મેગ્નીટ્યુડ દર્શાવે છે જે પિક્સેલ્સની સંખ્યા બતાવી રહ્યું છે અથવા તો તમે એ એંગલ હિસ્ટોગ્રામ મેળવવા માટે આ હિસ્ટોગ્રામનો મેગ્નીટ્યુડ મેળવવા માટે તે મેગ્નીટ્યુડને ઉમેરી શકો છો તેથી હવે આપણે તે કરીએ છીએ કે હવે તમે આ 16x16 વિન્ડોને સેલના 4x 4 ગ્રીડમાં વહેંચી શકો છો તેથી આ કિસ્સામાં તે લાક્ષણિક ઉદાહરણો માટે અને સેલના દરેક ગ્રીડ માટે તમને હિસ્ટોગ્રામ મળે છે તે માટે આ ચોક્કસ આકૃતિમાં 2x2 બતાવવામાં આવ્યું છે તેથી ઓરિએન્ટેશન હિસ્ટોગ્રામની ગણતરી કરો તેથી મેં જે ચર્ચા કરી તે એ ઓરિએન્ટેશન હિસ્ટોગ્રામની કમ્પોઝિશનના હિસ્ટોગ્રામ છે જે 16x16 સેલથી વધુ ન હતા તે સેલનું દરેક 4x4 ગ્રીડ હતું અને દરેકમાં હિસ્ટોગ્રામની 8 બીન્સ હશે તેથી તમને દરેક હિસ્ટોગ્રામને અનુરૂપ 8 પરિમાણીય વેક્ટર આપશે તેથી ત્યાં 16 સેલ્સ છે તેથી છેવટે જો તમે તે બધા વેક્ટરને કેટલાક ઓર્ડરમાં જોડશો તો જે તમને 128 પરિમાણીય ડિસ્ક્રિપ્ટર આપશે તે તમારા શિફ્ટ ડિસ્ક્રિપ્ટર છે તેથી શિફ્ટ ડિસ્ક્રીપ્ટર ના ગુણધર્મો એ છે કે તે દ્રષ્ટિકોણથી બદલાવને નિયંત્રિત કરવા માટે સક્ષમ છે અને પ્રકાશ માં નોંધપાત્ર ફેરફારો કરે છે ફક્ત તે લાયક બનવા માટે પણ તે અવલોકન કરે છે કે તે પ્લેન ના રોટેશનથી લગભગ 60 ડિગ્રી સુધી સંભાળી શકે છે અને તે દિવસ અને રાતના કારણે પણ ઈલ્યુમિનેશન વેરીએશન્સ ઈનવેરિયન્ટ છે તેથી આ શિફ્ટ ડિસ્ક્રીપ્ટર વિશે છે પરંતુ હવે ત્યાં અન્ય ઘણા ડિસ્ક્રીપ્ટર છે હું આ વિશેષ લેક્ચરમાં ટૂંકમાં તેનો સારાંશ આપીશ તેમાંના એક શિફ્ટ ડિસ્ક્રીપ્ટર દ્વારા અનુસરવામાં આવે છે તે ઝડપી વિકસિત ફીચર્સ અથવા SURF ડિસ્ક્રીપ્ટર છે જેનો પ્રસ્તાવ 2006 માં આપવામાં આવ્યો છે અને આ ડિસ્ક્રીપ્ટર પણ ખૂબ જ લોકપ્રિય છે કારણ કે ત્યાં વિવિધ ફેરફારો છે જે આ ડિસ્ક્રીપ્ટરની ગણતરીમાં રજૂ કરવામાં આવ્યા છે જેથી તેની અસરકારક રીતે ગણતરી કરી શકાય છે આનો અર્થ એ કે આ ડિસ્ક્રીપ્ટરનો ઉપયોગ કરીને તમારે કમ્પરેશનલ સ્પીડ નોંધપાત્ર રીતે વધે છે મોટે ભાગે શિફ્ટ ડિસ્ક્રીપ્ટરમાં મુખ્ય ગણતરી એ છે કે જેને આપણે ગૌસીયન કોનવોલ્યુશનનો ઉપયોગ કરીને હાથ ધરવાની જરૂર છે તેથી સર્ફ ડિસ્ક્રીપ્ટરમાં આ કિસ્સામાં ગૌસીયન કોન્વોલ્યુશનના બદલે આપણે શું કરી શકીએ આપણે બોક્સ પ્રકારનાં કોન્વોલ્યુશન કરી શકીએ છીએ તેનો અર્થ એ કે આપણે સમાન ગ્રેડિયન્ટ અથવા તે જ ડબલ ડેરિવેટિવ્ઝની ગણતરી કરી શકીએ છીએ તો આપણે બતાવીશું કે તે કેવી રીતે થાય છે આ ખાસ કિસ્સામાં ઉપયોગમાં લેવાતા ડિટેક્ટર કયા છે અને તેઓ બોક્સ પ્રકારનાં ફિલ્ટર્સની મદદથી કન્વર્ટ કરે છે આ બોક્સ પ્રકારનાં ફિલ્ટરનો અર્થ શું છે તે હું સમજાવીશ અને હકીકતમાં જેનો અર્થ થાય છે કે આ કિસ્સામાં કોનવોલ્યુશનલ માસ્ક તેઓના કહેવાનાં વેઈટ ફક્ત ૧ અને ૧ છે અને એવા પેચીસ છે જ્યાં બધા ૧ અને બધા ૧ છે પછી તે પેચીસ ચોરસ પેચ છે અને તે આ રીતે આ પ્રકારનો છે આ ફિલ્ટરના આકારને બોક્સ પ્રકારનાં ફિલ્ટર્સ કહેવામાં આવે છે અને આ ગણતરીઓ એક ઇન્ટેગ્રલ ઇમેજનો ઉપયોગ કરીને કરી શકાય છે જે હું ફરીથી આ વિશેષ ચર્ચામાં સમજાવીશ તેથી આ ડિસ્ક્રિપ્ટર નો ઉપયોગ કરીને કી પોઈન્ટ ડિટેક્શન હેસિયન ઓપરેટરની મદદથી કરવામાં આવે છે ગૌસીયન ઓપરેટરના તફાવતને બદલે આપણે પોતે જ ઇમેજના હેસિયન ઓપરેટર ને ધ્યાનમાં લઈએ છીએ તેથી હેસિયન ઓપરેટરો તે દિશામાં ડબલ ડેરિવેટિવ ઓપરેશન્સ નથી તેથી ઇન્ટેન્સિટી ઇમેજીસ માટે આ કિસ્સામાં તમે x દિશા સાથે ડબલ ડેરિવેટિવ્ઝ કરો છો પછી x અને y y અને x અને y દિશાઓ સાથે કરો છો તો આ હેસિયન ઓપરેટર છે અને તમે આ હેસિયનના ડિટરમીનેન્ટના સ્થાનિક મેક્સિમા કરો છો તેથી હવે તમે મલ્ટિપલ રીઝોલ્યુશન રજૂઆત પર આ કામગીરી કરી શકો છો જ્યાં ગૌસીયન માસ્કનો ઉપયોગ કરીને આ હેસિયન ઓપેરેટરોને જાતે સમજાવવાને બદલે આનો અર્થ એ કે આ ડબલ ડેરિવેટિવનું આ ગણતરી તેઓ માસ્કના વિવિધ સાઇઝ સાથે ગણવામાં આવે છે તેથી વધતી માસ્ક સાઇઝ સાથે તમે મોટા પ્રમાણમાં સ્કેલ મેળવી રહ્યા છો તમે ઇમેજીસના નિમ્ન રીઝોલ્યુશન રજૂઆતના અર્થની ઇમેજીસના વધુ સ્મૂથિંગનું સમાનરૂપે સૌથી મોટું સ્મૂથનિંગ કરી રહ્યા છો અને ત્યાંથી તમે તે પ્રતિનિધિત્વમાં સ્થાનિક મેક્સિમાને પકડવાનો પ્રયાસ કરો તે પ્રકારની ઇમેજીસનું પ્રતિનિધિત્વ સ્થાનિક મેક્સિમાની ગણતરી કરે છે તેથી આપણે આ કિસ્સામાં પણ સુધારેલા ઓરીએન્ટેશન હાર વેવલેટ પ્રતિસાદને એકત્રિત કરવો પડશે તેથી આપણે હકીકતમાં ગ્રેડિયન્ટ દિશામાં સુધારેલ ગ્રેડિયન્ટ દિશાઓ છે અને આ કિસ્સામાં ગ્રેડિયન્ટ ગણતરી પણ હાર્ વેવલેટ્સ ની મદદથી હાથ ધરવામાં આવે છે જે બોક્સ ફિલ્ટર્સ દ્વારા સરળતાથી અમલમાં મૂકી શકાય છે તેથી હું પછીની સ્લાઇડ્સમાં વિસ્તૃત કરીશ તો આ હેસિયન ઓપરેટર છે તેથી ઇમેજીસ સાથે ગૌસીયન સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ સાથેનું મનાવવું પરંતુ આ ખરેખર તીક્ષ્ણ કેસોમાં બોક્સ ફિલ્ટર દ્વારા બદલવામાં આવ્યું છે તેથી કી પોઈન્ટ એ આ સ્પેસ અને સ્કેલનો મહત્તમ ડિટરમીનેન્ટ છે તેથી આ આશરે છે તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે બોક્સ ફિલ્ટર કેવું દેખાય છે તેથી અહીં તમે રજૂઆત શોધી શકો છો તેથી તેજસ્વી મૂલ્યો ૧ ના દ્વારા દર્શાવવામાં આવ્યા છે અને ઘાટા મૂલ્યો 1 છે તેથી તે ફક્ત 1 જ નથી ત્યાં અન્ય ઇન્ટેગ્રલ મૂલ્યો પણ હોઈ શકે છે અને અહીં 'w' ની વેલ્યુ 0 9 તરીકે લેવામાં આવી છે અને ખાસ કરીને 9x9 બોક્સ ફિલ્ટર્સ એ ગૌસીયન વેઈટ 1 2 નો એક અંદાજો છે તેથી મારે કહેવું જોઈએ કે ગૌસિયન માસ્ક અથવા ગૌસિયન માસ્કના ડબલ ડેરિવેટિવ્ઝનો ઉપયોગ કરીને કોનવોલ્યુશન કરી શકાય છે ઇન્ટેગ્રલ ઇમેજીસના ઉપયોગ વિશે અહીં આ સ્લાઇડમાં સરસ રીતે સમજાવાયેલ છે અહીં તમે કરી શકો છો એક ઇન્ટેગ્રલ ઇમેજ શું છે તમે જોઈ શકો છો કે ઇન્ટેગ્રલ ઇમેજ એ લંબચોરસ ક્ષેત્રના ક્ષેત્રમાં પિક્સેલ મૂલ્યોનો સંચિત સરવાળો છે

તેથી દરેક સમયે આ ઇમેજ ઉપર ધારો કે હું આ પોઈન્ટએ ઇન્ટેગ્રલ વેલ્યૂની ગણતરી કરવા માંગું છું મારે શું કરવાનું છે મારે આ વિશિષ્ટ રિજિયનમાં પિક્સેલ મૂલ્યોના સરવાળાની ગણતરી કરવી છે અને તે મૂલ્ય અહીં બદલવામાં આવશે હવે આ ગણતરીઓ એક સ્કેનમાં અસરકારક રીતે કરી શકાય છે કારણ કે આ સંચિત થઈ શકે છે આ રકમ અન્ય પૂર્ણાંક મૂલ્યોની ગણતરીમાં એકઠા થઈ શકે છે જે પહેલાથી જ ગણતરી કરવામાં આવી છે તેથી એક સ્કેનમાં આપણે એક ઇન્ટેગ્રલ ઇમેજની ગણતરી કરી શકીએ છીએ હવે તે ઇન્ટેગ્રલ ઇમેજને જોતા હું આ ઓપરેશનના ઉપયોગ કરીને કોઈપણ લંબચોરસ ઝોન પર રકમની ગણતરી કરી શકું છું તેનો અર્થ એ કે આ પોઇન્ટ્સ પર આ ઇન્ટેગ્રલ ઇમેજ મૂલ્ય છે મારે આ બધા ક્ષેત્રનો સરવાળો લેવાની જરૂર છે અને પછી આ ચોક્કસ મૂલ્ય પર આ મૂલ્યોને બાદબાકી કરવી અને પછી આ મૂલ્યાંકન કરવું કારણ કે આ બે વાર બાદબાકી કરાઈ છે તેથી જો હું તે કરું છું તો ખરેખર મને આ ચોક્કસ મૂલ્યની સરખામણીમાં રકમ મળશે તેથી જ્યારે તમે જગ્યા પર બોક્સ ફિલ્ટર લાગુ કરી રહ્યા હોય તો તમે શું કરી રહ્યા છો તમે ફક્ત તે ક્ષેત્રમાં પિક્સેલ મૂલ્યોના મૂલ્યના વધારાને એકઠા કરતા આગળ વધારી રહ્યા છો અને પછીથી તમે આ મૂલ્યનો ઉપયોગ બાદબાકીવાળા વેઈટેડ માટે કરી રહ્યા છો તમે તેને તે વેઈટ દ્વારા ગુણાકાર કરી શકો છો પછી તમે આ મૂલ્યને બાદબાકી અથવા ઉમેરા માટે વાપરી રહ્યા છો આપણે ચર્ચા કરેલી હેસીયન મેટ્રિક્સના ડિટરમીનેન્ટની ગણતરી માટે તમે અગાઉ ફિલ્ટર કરેલ અમલીકરણોને જોઈ શકો છો અને તેથી આ પિક્સેલ મૂલ્યોના સરવાળાનો દરેક પ્રકારનાં ગણતરીઓ માટે તેને ફક્ત ૩ ઉમેરાઓ અને ૪ મેમરી એકસેસની આવશ્યકતા હોય છે અને તે કાર્યક્ષમતાથી અથવા તે ગણતરીઓની ગતિમાં વધારો કરે છે અને હવે પછી મેં કહ્યું કે તે હેસિયનની ગણતરી કરે છે અને હેસિયનોના સ્થાનિક મેક્સિમાને બોક્સ ફિલ્ટર્સની મદદથી અમલીકરણ દ્વારા સંબંધિત કી પોઇન્ટ્સ શોધવા જોઈએ હવે કી પોઈન્ટને વર્ણવવા માટે ફરી એકવાર સત્ય હકીકત તારવવાની જેમ અહીં પણ તેના નેબરહૂડની આસપાસ તમે ઓરીએન્ટેશનનાં આંકડા એકઠા કરી રહ્યા છો પરંતુ આ સ્થિતિમાં હાર વેવલેટ્સનો ઉપયોગ કરીને ફરીથી ઓરીએન્ટેશનની ગણતરી કરવામાં આવે છે ફરી એકવાર આ કંઈ નથી કારણ કે તે વિવિધ સ્કેલ સાથે ગ્રેડિયન્ટની ગણતરી કરે છે તેથી આ બે વિશિષ્ટ ફિલ્ટર્સ છે અને જે અહીં બતાવ્યા છે અને તે બોક્સ ફિલ્ટર્સ દ્વારા લાગુ કરી શકાય છે અને ઓરીએન્ટેશન મેળવવા માટે તમે શું કરી શકો તમે ઇમેજને રોટેટ કરી શકો છો અને પછી આ ફિલ્ટર્સ લાગુ કરી શકો છો અને તમને મહત્તમ પ્રતિસાદ ક્યાં મળશે તે શોધી શકો છો તેથી સૌથી લાંબો સમયગાળો જે ડોમિનેન્ટ દિશાઓ પ્રદાન કરશે અને આ બોક્સ ફિલ્ટર્સ દ્વારા અમલમાં મૂકવામાં આવી શકે છે કારણ કે આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે વ્હાઇટ ભાગ ઉદાહરણ તરીકે લેવામાં આવશે આપણે તેમને તે બધા પિક્સેલ્સનો સંક્ષેપ વ્હાઇટ રિજિયન માં કરી રહ્યા છીએ અને બધા ડાર્ક પિક્સેલ્સનો સારાંશ આપ્યા પછી તમે બાદબાકી કરી રહ્યા છો જેનો અર્થ આ ગણતરીઓ છે ઉદાહરણ તરીકે જો હું આ વિશિષ્ટ કોન્વોલ્યુશન ઓપરેશન લાગુ કરી રહ્યો છું તો આજુબાજુના પિક્સેલ્સનો સારાંશ આપવા માટે આપણે 3 ક્રિયાઓ ઇન્ટેગ્રલ ઇમેજ માટે લઈશું એ જ રીતે સારાંશમાં 3 ઓપરેશન્સ હશે તેથી કુલ 6 ઓપરેશન્સ અને પછી તમારે એક બાદબાકીની પણ જરૂર પડે છે તેથી બીજા વધારાના ઓપરેશન્સ છે પરંતુ 6 ઓપરેશન્સથી તમે બે ખાસ કરીને આ બે મૂલ્યોની ગણતરી કરી શકો છો તેથી ફિલ્ટરેશન યુનિટ્સ દરેક ફિલ્ટર રિસ્પોન્સને ઇન્ટેગ્રલ ઇમેજનો ઉપયોગ કરીને ગણતરી કરવા માટે ખરેખર તમારે એક વધુ ઓપરેશનની જરૂર પડે છે કારણ કે તે પછી તમારે બાદબાકી કરવાની જરૂર છે તો તમે આ મૂલ્યનો સરવાળો કરો તમે આ મૂલ્યના સારાંશ લો ધારો કે આ રિજિયન A ઉપર છે તેથી અને પછી આ રિજિયન B છે અને પછી તમારે બાદબાકી કરવી પડશે તેથી આ રીતે તમે આ વિશિષ્ટ ઓપરેશનની ગણતરી કરી શકો છો તેથી 6 ને બદલે 6 આ 3 વત્તા 3 માટે છે પરંતુ આ માટે વધુ અતિરિક્ત ઓપરેશનની જરૂર પડશે અને અંતિમ ડિસ્ક્રિપ્ટર મેળવવા માટે આપણે શું કરીએ આપણે હિસ્ટોગ્રામના અર્થની જેમ એકત્રિત કરવાનું જાણતા નથી તેથી મેં શિફ્ટ આ કિસ્સામાં કર્યું તેથી તેના બદલે આ ઓરીએન્ટેશનમાં કરેક્શન કર્યા પછી અમે આ ચોરસ સબ રિજિયન ના 4x4 પાર્ટીશન સબ રિજિયન ને 4x4 સબ રિજિયનમાં વિભાજીત કરીએ છીએ અને દરેક રિજિયનમાં આપણે આ વિશિષ્ટ જથ્થાઓની ગણતરી કરી રહ્યા છીએ તેનો અર્થ એ કે હાર વેવલેટ્સ કર્યા પછી તેથી અમે કન્વર્ટ રિસ્પોન્સનો સારાંશ લઈ રહ્યા છીએ અને x દિશા સાથે હાર વેવલેટ્સના રૂપાંતરિત જવાબોનો મેગ્નીટ્યુડનો પણ સારાંશ લઈ રહ્યા છીએ એ જ રીતે તે બંને y દિશાઓનો પણ સારાંશ છે તેથી જેમ તમે જોઈ શકો છો કે દરેક રિજિયનમાં 4x4 સેલનો દરેક સેલ મને 4x4 પરિમાણીય વેક્ટર આપશે અને ત્યાં વિન્ડોનું કદ વીસ ક્રોસ સ્કેલ છે જે વિન્ડોનું કદ છે અને કારણ કે ત્યાં 4 x 4 ચોરસ રિજિયન્સ છે તેથી દરેક રિજિયન મને 4 પરિમાણીય વેક્ટર આપશે તેથી તમે મેળવશો તેથી તે દરેક સબ રિજિયનમાં નિયમિતપણે 5x5 નમૂનાના પેચીસથી અંતરે છે અને પછી દરેક સબ રિજિયનમાં 4 પરિમાણીય વેક્ટર હોય છે અને જો તમે તેમને જોડો છો તો તે 64 પરિમાણીય વેક્ટર હશે અને તે જ આપેલ સર્ફ રિસ્પોન્સ છે તેથી તમે જોઈ શકો છો કે આ પેપરનો સંદર્ભ અહીં આપવામાં આવ્યો છે તે વિગતો માટે તમારે આ બૉર્ડ પર ધ્યાન આપવું જોઈએ જે તમે વિગતોમાં વાંચીને જાણી શકો છો અને તમે આ તમામ ડિસ્ક્રિપ્શન મેળવી શકો છો તેથી આપણે બે આવા શિફ્ટ અને સર્ફ જેવા ડિસ્ક્રિપ્ટર વિષે ચર્ચા કરી છે પરંતુ તેમ છતાં તે ગણતરીના તદ્દન સઘન છે તેથી ત્યાં બીજા ઘણાં ડિસ્ક્રિપ્ટર છે જેનો પછીથી પ્રસ્તાવ મૂકવામાં આવે છે અને તેઓ વિવિધ કાર્યક્રમોમાં પણ લોકપ્રિય બને છે ખાસ કરીને તમારે રીઅલ ટાઇમ એપ્લિકેશનમાં પ્રથમ ગણતરીઓની જરૂર હોય છે તેથી આવા ડિટેક્ટરમાંથી એકને FAST ડિટેક્ટર કહેવામાં આવે છે FAST નામથી તે સૂચિત કરે છે કે તે પ્રથમ ફીચર પોઈન્ટનું ડિટેકશન કરે છે તેથી પરંતુ ટૂંકું નામ એ પ્રવેગક સેગમેન્ટ ટેસ્ટના ફીચર્સ છે મારી પાસે તે વિશિષ્ટ પદ્ધતિનું એક BRIEF વર્ણન હશે અને ત્યાં પણ BRIEF અથવા બાઇનરી રોબસ્ટ ઈન્ડેપેન્ડેન્ટ એલેમેન્ટરી ફીચર્સ અથવા ORB જેવા વિવિધ ડિસ્ક્રિપ્ટર્સ છે જે રોટેશનલ ઈનવેરિયન્ટ તપાસને ધ્યાનમાં લઈને FAST ડિટેકશન બનાવે છે તેથી FAST એ રોટેશન ઈનવેરિયન્ટ ડિટેક્શન નથી પરંતુ ORB આપણે જાણીએ છીએ કે કેટલાક કામગીરી કરીને મર્યાદા દૂર થઈ ગઈ છે જેની હું ચર્ચા કરીશ અને રોટેટેડ BRIEF પણ છે તેથી BRIEF એ ઓરિએન્ટેશન સ્વતંત્ર ડિસ્ક્રિપ્ટર પણ નથી તેથી ORB માં તેની કાળજી લેવામાં આવે છે તેથી FAST માં કી પોઇન્ટ અથવા ફીચર પોઈન્ટ શોધવાનું આ સિદ્ધાંત છે અને ત્યાં એક પરીક્ષણ છે જેને 12 પોઇન્ટ ટેસ્ટ કહેવામાં આવે છે અને જ્યાં તે પિક્સેલની આજુબાજુ ઘણાં નિર્ધારિત સ્થાનોને ધ્યાનમાં લે છે અને તે રેખાકૃતિમાં બતાવવામાં આવ્યું છે જે ચોરસ જાડા ચોરસ એડ્જ દ્વારા બતાવેલ સ્થાનો છે તેથી તમે કહી શકો છો કે આ કિસ્સામાં માસ્કની સાઇઝ લગભગ 7x7 માસ્ક છે અને ત્યાં આ ચોક્કસ પિક્સેલને કેન્દ્રમાં રાખીને સ્થાન છે તો આ સેન્ટ્રલ પિક્સેલ અને આ સ્થાન છે તેથી આ 1 2 3 છે તેથી જો હું આને ધ્યાનમાં રાખું છું કે આ સ્થાનો આ પ્રમાણે 1 2 3 કહે છે તેથી ત્યાં હકીકતમાં 16 આવા નંબર સ્થાનો અહીં બતાવ્યા છે પરંતુ તેમાંથી જો તેઓ સળંગ 12 પોઇન્ટ અસ્તિત્વમાં છે જે કેન્દ્રીય પિક્સેલ કરતાં તેજસ્વી હોય છે તો પછી આપણે તે મુદ્દાને એક રસપ્રદ મુદ્દો માનીએ છીએ જે એક મુખ્ય મુદ્દો છે તે સિદ્ધાંત છે તેથી તે બતાવવામાં આવ્યું છે કે આ વિવિધ કી પોઇન્ટ્સ શોધવા માટે સારી રીતે કાર્ય કરે છે તેથી આ વ્યૂહરચનાઓમાં પણ ફેરફાર છે જે આ કામગીરીને સુધારે છે હવે આપણે બુલિયન શરતોના સ્તરના ડેટાને આધારે ડિસિજન ટ્રી ને તાલીમ આપી શકીએ છીએ તેથી વિગતો તમે આ વિશિષ્ટ પેપર માં શોધી શકો છો જે અહીં બતાવવામાં આવી છે તે ટ્રાન્ઝેક્શન પેટર્ન વિશ્લેષણ અને મશીન ઇન્ટેલિજન્સના ટ્રાન્ઝેક્શન ૨૦૧૦ માં પ્રકાશિત થયેલ એક પેપર છે અને રોસ્ટેન એટ અલ દ્વારા લખાયેલું છે તેથી તમે આ પેપર જોઈ શકો છો અને વિગતો મેળવી શકો છો તેથી આ વિશિષ્ટ મુદ્દા વિશે થોડી વધુ વિગતવાર કરીએ તેથી ત્યાં ડિસિજન ટ્રીસ માટે પણ છે જે આ વર્તુળ પર પોઇન્ટ્સનું વિભાજન કરે છે અને તમે તેમને ડિસિજન ટ્રીસ તરીકે તાલીમ આપી શકો છો તેથી તમે તેમને એક પોઈન્ટ તરીકે વર્ણવી શકો છો જે ઘાટાની કેટેગરીમાં છે અને એક પોઈન્ટ જે પિક્સેલના કેન્દ્રના સંદર્ભમાં સમાન છે કાં તો તે મધ્ય પિક્સેલ કરતાં ઘાટા અથવા લગભગ સમાન અથવા તે વધુ તેજસ્વી છે તેથી તે પછી તે ટ્રાઇનરી લોજિક છે તેથી તેનો અર્થ એ છે કે દરેક સ્થાન માટે 3 પગલાઓ છે દરેક પોઈન્ટ જે તે 16 પોઇન્ટ્સમાંથી બતાવવામાં આવે છે અને પછી તેમના આધારે તમે તે મૂલ્યોના આધારે ડિસિજન ટ્રી ને તાલીમ આપી શકો છો અને રસપ્રદ કી પોઇન્ટ્સ અને તેના નેબરહૂડના તાલીમ નમૂનાઓ આપવામાં આવે છે પછીથી તે ડિસિજન ટ્રી નો ઉપયોગ મુખ્ય મુદ્દાઓ ઓળખવા માટે કરો તેથી સમસ્યા એ છે કે 3 વર્ગોમાં પોઇન્ટનું વર્ગીકરણ કરવું અને એક પોઈન્ટ માટે 3 પાર્ટીશનો બનાવો અને પછી તમે ડિસિજન ટ્રી ને તાલીમ આપી શકો છો

તેથી ચાલો હવે આપણે કોઈ મુખ્ય મુદ્દાની આસપાસના ડિસ્ક્રિપ્ટર વિશે ચર્ચા કરીએ જે અગાઉનો એક ડિટેક્ટર ઓપરેટર જેવા કે હેરિસ ઓપરેટર અથવા ગૌસીયન ઓપરેશન્સનો તફાવત ગૌસીયનનો મહત્તમ સ્થાનિક મહત્તમ તફાવત લેપ્લેસીયન માપનો સ્થાનિક મેક્સિમા છે તેથી પ્રથમ તેમને બદલો અને જેમ તમે જોઈ શકો છો કે હ્યુરિસ્ટિક્સ ગણતરી અને તેના સિદ્ધાંતોના આધારે ખૂબ સરળ છે હવે ચાલો જોઈએ કે ડિસ્ક્રીપ્ટર પણ ખૂબ જટિલ ગણતરી વિના કેવી રીતે ગણી શકાય તેથી આ કિસ્સામાં આ એક સિદ્ધાંત છે કે આપણે રેન્ડમલી સ્થાનોના જોડીનો સમૂહ માન્યો છે જે અહીં એક સમૂહ સૂચવવામાં આવે છે જે એક પોઈન્ટ પર કેન્દ્રિત પેચમાં તે સમૂહમાં ith પોઈન્ટ છે ખરેખર એ x કોઓર્ડિનેટ નથી અને પોઈન્ટ છે અને તે એક સાથે જોડાયેલા છે

તેથી માની લો કે તમારી પાસે અહીં એક પિક્સેલ છે કેટલાક સેન્ટ્રલ પિક્સેલ 'c' અને તેની આસપાસના વિસ્તારની આજુબાજુ તમે કોઈ પોઈન્ટ જોડવાનું રેન્ડમ રીતે વ્યાખ્યાયિત કર્યું છે તેથી આ સ્થિતિઓ છે અને પછી તમને બાઇનરી મૂલ્ય 1 મળશે બરાબર તેથી તમને બાઈનરી સ્ટ્રિંગ મળે છે તેથી ત્યાં જેવી જોડીઓ છે તેથી તમને લંબાઈની બાઈનરી સ્ટ્રિંગ મળે છે હકીકતમાં તે તમારા ભાવિ ડિસ્ક્રિપ્ટરને માનવામાં આવે છે તેથી તે n પરિમાણીય બાઇનરી સ્ટ્રિંગ છે અને તમે જોઈ શકો છો કે આ ગણતરી ખૂબ ઝડપી છે અને એવું જાણવા મળ્યું છે કે આ કી પોઈન્ટની આસપાસ એક ફીચર ડિસ્ક્રિપ્ટર પણ આપી રહ્યું છે જે તદ્દન યુનિક છે અને તમે આ મુદ્દાના મૂલ્યને પણ ધ્યાનમાં લઈ શકો છો તમે તેને જાણી શકો છો કારણ કે તે બાઇનરી રજૂઆત છે તેથી તમે આને દશાંશ મૂલ્યમાં પણ કન્વર્ટ કરી શકો છો તેથી લાક્ષણિક પરિમાણો જે ૧૨૮ ૨૫૬ ૫૧૨ જેવા પ્રયોગોમાં ઉપયોગમાં લેવાય છે તમે જોઈ શકો છો કે ખૂબ મોટો પરિમાણ છે પરંતુ સમસ્યા એ છે કે આપણે જોઈ શકીએ કે હવે તેને રોટેશનલ ઈનવેરિયન્ટ બનાવવાની કોઈ ધારણા નથી તેથી તેને સ્કેલ ઈનવેરિયન્ટ બનાવવાની કોઈ ધારણા નથી FAST માં પણ રોટેશનલ ઈનવેરિયન્ટ અથવા સ્કેલિંગ વેરિઅન્ટની કોઈ કલ્પના નથી તેથી ORB માં આ એક બીજું ડિસ્ક્રિપ્ટર છે જેથી આનું ધ્યાન રાખવામાં આવે છે તેથી ફરીથી મલ્ટિ રિઝોલ્યુશન ઇમેજીસ છે જે રજૂઆતનો ઉપયોગ કરવામાં આવે છે અને ઓરીએન્ટેશન કમ્પેશેશન ખૂબ જ સરળ અને વિચારીને કરવામાં આવ્યું છે કે હવે તમે ઇન્ટેન્સિટી સેન્ટ્રોઇડને ધ્યાનમાં લો તેથી તે લાક્ષણિકતા છે તેથી ઇન્ટેન્સિટી સેન્ટ્રોઇડ શું છે કહો તમારી પાસે કી પોઈન્ટ છે જે c દ્વારા આપવામાં આવ્યો છે હવે આ એક ભૌમિતિક કેન્દ્ર છે હવે જો હું ઇન્ટેન્સિટીના મૂલ્યોના સેન્ટ્રોઇડને ધ્યાનમાં લઈશ તેનો અર્થ એ કે એક પિક્સેલ જેમાં ઇન્ટેન્સિટી મૂલ્યોની સરેરાશ હોય છે તે પછી તે પેચનું ઇન્ટેન્સિટીનું વેઈટેડ કેન્દ્ર છે તે સરેરાશ નથી તેથી અમે તે સ્થાનને ધ્યાનમાં લઈએ છીએ જ્યાં ઇન્ટેન્સિટી વેઈટેડ ની જેમ કાર્ય કરે છે અને ઇન્ટેન્સિટી વેઈટેડ કેન્દ્રિય સ્થાન લે છે તો તે જુદો મુદ્દો છે અને આ મને એક ઓરીએન્ટેશન આપે છે તે કંઈક એવું છે કે જે ગ્રેડિયન્ટ દિશાનું અનુકરણ કરવાનો પ્રયાસ કરશે તેથી આ ઓરીએન્ટેશન છે તેથી હવે તમે તે બધાંનું વર્ણન કરો છો તમે આ દિશામાં તમારા સંદર્ભ પ્રવેશને ગોઠવીને રોટેશન કરીને તે તમામ ક્રિયાઓ કરો છો અને તમે તેને આ રીતે રોટેશનલ ઈનવેરિયન્ટ બનાવી શકો છો તેથી પેચને એંગલ અને કોમ્પ્યુટ ડિગ્રી દ્વારા ફેરવો અને આને ખરેખર સ્ટીઅર્ડ BRIEF કહેવામાં આવે છે તેથી ચાલો હું અહીં આ સ્થાને જ રોકાઉં જ્યાં આપણે વિવિધ ડિસ્ક્રિપ્ટર્સને જાણવાની ચર્ચા કરી છે મારો અર્થ સર્ફ અને શિફ્ટ સિવાય છે જે તદ્દન ગણનાત્મક રીતે આંતરિક છે પરંતુ તેમાં BRIEF ORB જેવા અતિરિક્ત ડિસ્ક્રીપ્ટર્સ પણ છે અને એક FAST ડિટેક્ટર જે ટૂંકું નામ પણ FAST છે અને તેઓ ગણતરીત્મક રીતે કાર્યક્ષમ છે તેથી આગળ આપણે આ ચર્ચા ફરી એકવાર ચાલુ રાખીશું ફક્ત તે સમજવા માટે કે આ ડિસ્ક્રિપ્ટર્સ કેવી રીતે કી પોઇન્ટ્સની જોડીમાં બંધબેસતા ઉપયોગમાં લઈ શકાય છે અને અન્ય પ્રકારના ડિસ્ક્રિપ્ટર્સ પણ છે જે વિવિધ બીટ પ્રક્રિયામાં પણ ઉપયોગી છે ઇમેજીસના વિશ્લેષણ પરની ઇમેજીસ કે જેની આપણે ચર્ચા કરીશું તો ચાલો આ ખાસ લેક્ચર માટે આ મુદ્દે બંધ કરીએ ખુબ ખુબ આભાર કીવર્ડ્સ શિફ્ટ સર્ફ ફાસ્ટ બ્રીફ